વર્કિંગ ડિસ્ક્લોઝર મેળવવું વર્કિંગ ડિસ્ક્લોઝર મેળવવું પેટન્ટનું ડ્રાફ્ટીંગ કરતા પહેલા જે વ્યક્તિ ડ્રાફ્ટીંગ કરતું હોય તેનો ઉદ્દેશ્ય હોય છે ક્લાયન્ટ અથવા આવિષ્કાર કરનાર વ્યક્તિ પાસેથી વર્કિંગ ડિસ્ક્લોઝર મેળવવું પેટન્ટનું ડ્રાફ્ટીંગ કરતા પહેલા જે વ્યક્તિ ડ્રાફ્ટીંગ કરતું હોય તેનો ઉદ્દેશ્ય હોય છે ક્લાયન્ટ અથવા આવિષ્કાર કરનાર વ્યક્તિ પાસેથી વર્કિંગ ડિસ્ક્લોઝર મેળવવું વર્કિંગ ડિસ્ક્લોઝર મહત્વપૂર્ણ હોય છે કારણ કે તે પ્રાયોર આર્ટ ની શોધ તથા પેટન્ટની અરજી ના ડ્રાફ્ટીંગ બેઉં ની બુનિયાદ બને છે વર્કિંગ ડિસ્ક્લોઝર મહત્વપૂર્ણ હોય છે કારણ કે તે પ્રાયોર આર્ટ ની શોધ તથા પેટન્ટની અરજી ના ડ્રાફ્ટીંગ બેઉં ની બુનિયાદ બને છે આપણે જોઈ ચૂક્યા છીએ કે આ કરવાનો એક રસ્તો છે આઇ ડી એફ આપણે જોઈ ચૂક્યા છીએ કે આ કરવાનો એક રસ્તો છે આઇ ડી એફ આઇ ડી એફ આપણને ડિસ્ક્લોઝર મેળવવામાં મદદ કરે છે આઇ ડી એફ આપણને ડિસ્ક્લોઝર મેળવવામાં મદદ કરે છે આઇ ડી એફ આવિષ્કારને લગતા આઈ પી ને ઓળખીને કાયમી કરવા માટેનો બુનિયાદી દસ્તાવેજ છે આઇ ડી એફ આવિષ્કારને લગતા આઈ પી ને ઓળખીને કાયમી કરવા માટેનો બુનિયાદી દસ્તાવેજ છે તે આવિષ્કારના વ્યાપ તથા તેને સક્રિય બનાવવાની પ્રક્રિયાને સમજવા માટે ઉપયોગી હોય છે તે આવિષ્કારના વ્યાપ તથા તેને સક્રિય બનાવવાની પ્રક્રિયાને સમજવા માટે ઉપયોગી હોય છે હવે આપણે આગળ જોયા પ્રમાણે આઇ ડી એફ ના વિભિન્ન ભાગ હોય છે હવે આપણે આગળ જોયા પ્રમાણે આઇ ડી એફ ના વિભિન્ન ભાગ હોય છે ભાગ અ માં સંપર્કની માહિતી લખવામાં આવે છે તકનિકી માહિતી લખવામાં આવે છે તેના એક ભાગમાં જાહેર ડિસ્ક્લોઝર અને પ્રાયોર આર્ટ વિશે લખવામાં આવે છે તથા અમુક આઇ ડી એફ માં ઇન્વેન્ટર માર્કેટ વૅલ્યુએશન તથા લાઇસન્સિંગ વિશે પણ માહિતી હોય છે ભાગ અ માં સંપર્કની માહિતી લખવામાં આવે છે તકનિકી માહિતી લખવામાં આવે છે તેના એક ભાગમાં જાહેર ડિસ્ક્લોઝર અને પ્રાયોર આર્ટ વિશે લખવામાં આવે છે તથા અમુક આઇ ડી એફ માં ઇન્વેન્ટર માર્કેટ વૅલ્યુએશન તથા લાઇસન્સિંગ વિશે પણ માહિતી હોય છે હવે આઇ ડી એફ ના બદલે આવિષ્કાર કરનાર વ્યક્તિનો સાક્ષાત્કાર કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે હવે આઇ ડી એફ ના બદલે આવિષ્કાર કરનાર વ્યક્તિનો સાક્ષાત્કાર કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે આ વ્યક્તિગત રીતે સામસામે બેસીને કરી શકાય અથવા ફોન પર પણ કરી શકાય આ વ્યક્તિગત રીતે સામસામે બેસીને કરી શકાય અથવા ફોન પર પણ કરી શકાય તેમાં અમુક પ્રશ્નોની શૃંખલા હોઈ શકે અને તેની પર આપેલા જવાબ પરથી વધુ પ્રશ્ન પૂછી શકાય તેમાં અમુક પ્રશ્નોની શૃંખલા હોઈ શકે અને તેની પર આપેલા જવાબ પરથી વધુ પ્રશ્ન પૂછી શકાય તેનું લક્ષ્ય છે વર્કિંગ ડિસ્ક્લોઝર માં ચાલે તેવી બધી જ માહિતી મેળવવાનું તેનું લક્ષ્ય છે વર્કિંગ ડિસ્ક્લોઝર માં ચાલે તેવી બધી જ માહિતી મેળવવાનું ડિસ્ક્લોઝર પ્રાયોર આર્ટ ની શોધ માટે અસરકારક સાબિત થાય છે તથા પેટન્ટ સ્પેસિફિકેશન ના ડ્રાફ્ટિંગ ની શરૂઆત પણ તેના થકી થઈ શકે છે ડિસ્ક્લોઝર પ્રાયોર આર્ટ ની શોધ માટે અસરકારક સાબિત થાય છે તથા પેટન્ટ સ્પેસિફિકેશન ના ડ્રાફ્ટિંગ ની શરૂઆત પણ તેના થકી થઈ શકે છે હવે આઇ ડી એફ માં પૂછાતા પ્રશ્નો ની જેમ સાક્ષાત્કારના પ્રશ્નો પણ ઇન્વેન્ટિવ સ્ટેપ અર્થાત આવિષ્કારક પગલું શોધવા પર કેન્દ્રિત હોવા જોઈએ હવે આઇ ડી એફ માં પૂછાતા પ્રશ્નો ની જેમ સાક્ષાત્કારના પ્રશ્નો પણ ઇન્વેન્ટિવ સ્ટેપ અર્થાત આવિષ્કારક પગલું શોધવા પર કેન્દ્રિત હોવા જોઈએ કારણકે ઇન્વેન્ટિવ સ્ટેપ થકી જ આવિષ્કારનું ભવિષ્ય નક્કી થશે કારણકે ઇન્વેન્ટિવ સ્ટેપ થકી જ આવિષ્કારનું ભવિષ્ય નક્કી થશે તેથી આ પ્રક્રિયાનું લક્ષ્ય ઇન્વેન્ટિવ અર્થાત આવિષ્કારક અને નૉન ઇન્વેન્ટિવ અર્થાત બિન આવિષ્કારક લક્ષણો ને સમજીને તેમને અળગા પાડવાનું હોવું જોઈએ તેથી આ પ્રક્રિયાનું લક્ષ્ય ઇન્વેન્ટિવ અર્થાત આવિષ્કારક અને નૉન ઇન્વેન્ટિવ અર્થાત બિન આવિષ્કારક લક્ષણો ને સમજીને તેમને અળગા પાડવાનું હોવું જોઈએ ઉપરાંત ઇન્વેન્ટિવ સ્ટેપ જે ક્લેમ પ્રાપ્ત કરવા માટે અતિ આવશ્યક હોય છે તેના સિવાય તમને આવિષ્કારના વર્ણન અને પૃષ્ઠભૂમિ વિશે પણ માહિતી મેળવી શકાય ઉપરાંત ઇન્વેન્ટિવ સ્ટેપ જે ક્લેમ પ્રાપ્ત કરવા માટે અતિ આવશ્યક હોય છે તેના સિવાય તમને આવિષ્કારના વર્ણન અને પૃષ્ઠભૂમિ વિશે પણ માહિતી મેળવી શકાય આ કરવાની સૌથી આદર્શ રીતે હશે આવિષ્કાર કરનાર વ્યક્તિ પાસે એવો કોઈ દસ્તાવેજ કે એવી કોઈ માહિતી માગવી જે એ ક્ષેત્રમાં ઉપલબ્ધ જ્ઞાન વિશે ખુલાસો કરી શકે આ કરવાની સૌથી આદર્શ રીતે હશે આવિષ્કાર કરનાર વ્યક્તિ પાસે એવો કોઈ દસ્તાવેજ કે એવી કોઈ માહિતી માગવી જે એ ક્ષેત્રમાં ઉપલબ્ધ જ્ઞાન વિશે ખુલાસો કરી શકે તેને તમે ડોમેઇન આર્ટીકલ કહી શકો છો જે તમને એ ક્ષેત્ર ને સમજવામાં મદદ કરે તેને તમે ડોમેઇન આર્ટીકલ કહી શકો છો જે તમને એ ક્ષેત્ર ને સમજવામાં મદદ કરે તમે આ માહિતી ઓનલાઇન પ્રશ્નાવલી દ્વારા પણ મેળવી શકો છો જેમાં આપેલા પ્રશ્નોની શ્રેણી પર ક્લાયન્ટ પ્રતિસાદ આપે છે તમે આ માહિતી ઓનલાઇન પ્રશ્નાવલી દ્વારા પણ મેળવી શકો છો જેમાં આપેલા પ્રશ્નોની શ્રેણી પર ક્લાયન્ટ પ્રતિસાદ આપે છે ત્યાર પછી વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યાર પછી વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે આ પ્રક્રિયા ઈ મેઈલ ની આપ લે દ્વારા પણ કરી શકાય તથા ઓનલાઇન પ્રશ્નાવલી દ્વારા પણ કરી શકાય આ પ્રક્રિયા ઈ મેઈલ ની આપ લે દ્વારા પણ કરી શકાય તથા ઓનલાઇન પ્રશ્નાવલી દ્વારા પણ કરી શકાય આમાં તમે વ્યાપક પ્રશ્ન પૂછી શકો છો અને તેનાથી આવિષ્કાર ના ક્ષેત્રને સમજી શકો છો તથા તેનું વર્ગીકરણ કયા પ્રકારે કરી શકાય તે પણ સમજી શકો છો આમાં તમે વ્યાપક પ્રશ્ન પૂછી શકો છો અને તેનાથી આવિષ્કાર ના ક્ષેત્રને સમજી શકો છો તથા તેનું વર્ગીકરણ કયા પ્રકારે કરી શકાય તે પણ સમજી શકો છો ત્યાર પછી ફૉલો અપ પ્રશ્નો અર્થાત આગળ પૂછેલા પ્રશ્નો ના ઉત્તર પર આધારિત વધારાના પ્રશ્નો પૂછી શકો છો ત્યાર પછી ફૉલો અપ પ્રશ્નો અર્થાત આગળ પૂછેલા પ્રશ્નો ના ઉત્તર પર આધારિત વધારાના પ્રશ્નો પૂછી શકો છો તમને આનો નમુનો જોવો હોય તો તમે વેબસાઇટ પર જઇને જોઈ શકો છો તમને આનો નમુનો જોવો હોય તો તમે વેબસાઇટ પર જઇને જોઈ શકો છો